હેલ્લો મિત્રો આજે આપણે આપણા વ્યાખ્યાનના ત્રીજા ભાગ પર આવીએ છીએ અને મેં અગાઉના વાર્તાલાપમાં કહ્યું છે તે પ્રમાણે આપણું ધ્યાનકેન્દ્ર વૉટ ટુ લિસન ફોર ઍન્ડ વાય એટલે કે શું અને શા માટે શ્રવણ કરવું તે રહેશે હવે મેં અગાઉના એક વાર્તાલાપમાં કહ્યા પ્રમાણે શ્રવણ તે આપણા જીવનનું ખૂબ ખૂબ અગત્યનું ઘટક છે અને હું મજાકમાં મારા મિત્રો અથવા મારા વિદ્યાર્થીમિત્રો જ્યારે તેઓ મારી સાથે જોડાય છે ત્યારે કહું છું કે કદાચ તેઓ મારા કરતાં વધુ સારા શ્રોતા છે અને તેનું કારણ પણ છે આપણે જાણીએ છીએ તેમ જ્યારે આપણું જીવન શરૂ થાય છે ત્યારે આપણે જે કંઈ સાંભળીએ છીએ તેનો અર્થ તારવવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે બાળકો તરીકે જ્યાં સુધી આપણે પુખ્તોની ભાષા શીખી શકવા સક્ષમ બનતા નથી ત્યાં સુધી આપણે આપણી ઇચ્છાઓની અભિવ્યક્તિ કરી શકતા નથી અને જો આપણે આપણી જરૂરિયાતો અને ઇચ્છાઓની અભિવ્યક્તિ કરવા માટે સક્ષમ નથી આપણને જે જોઈએ છે તે મેળવી શકીશું નહિ આમ પુખ્તો દ્વારા ઉપયોગમાં લેવાતી નવી ભાષા શીખવી તે એક અસ્તિત્વજન્ય જરૂરિયાત છે અને આમ કરવા માટે પહેલાં શ્રવણ કરવા માટે અને ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે કાનનો ઉપયોગ કરવો પડે છે કથન તે ચોક્કસ ખૂબ ખૂબ મહત્ત્વનું ઘટક છે કારણ કે આપણે જેવું શ્રવણ કરીએ છીએ તેવું કથન કરીએ છીએ આથી આ બન્ને એકમેકની સાથે જોડાયેલા છે ખાસ કરીને આપણે જ્યારે નાના બાળકો હોઈએ ત્યારે આ બંને બાબતો એકમેકની સાથે જોડાયેલી હોય છે હકીકતે નાના બાળકો વધુ શ્રવણ કરતા નથી તેઓ કાલાઘેલા અવાજમાં ઘણું બોલે છે પરંતુ સમયના એક તબક્કે તેમને સમજાય છે કે જો તેમણે ભાષા શીખવી હોય તો શ્રવણ કરવું ખૂબ આવશ્યક છે અને તેમણે ભાષા શીખવાની છે કારણ કે ભાષા શીખ્યા વગર તેમની ઇચ્છાઓ પરિપૂર્ણ થઇ શકતી નથી તેમની જરૂરિયાતોની સંભાળ લઈ શકાતી નથી આથી કેટલીક રીતે તમે એમ કહી શકો કે આ શ્રવણનું ઉદ્ભવસ્થાન છે અને આપણે જેમ આગળ જઈએ તેમ આપણને જણાય છે કે આપણે શાળાએ જઈએ છીએ જ્યાં આપણને વ્યાખ્યાનો સાંભળવાનું કહેવામાં આવે છે આપણે કોલેજ યુનિવર્સિટીમાં જઈએ છીએ ત્યાં આપણને ફરીથી શ્રવણ કરવાનું કહેવામાં આવે છે આપણા પુખ્ત જીવનમાં પણ જેમ તમારામાંના ઘણા સાથે બને છે તેમ તમને સાંભળવાનું કહેવામાં આવે છે આ પ્રક્રિયામાં એવું થાય છે કે વિદ્યાર્થીઓ ખૂબ સારા શ્રોતા બને છે જ્યારે અમારામાંના મોટા ભાગના જેઓ વિદ્યાર્થીઓ નથી અને જેઓ કથન કરવાનું ચાલુ રાખે છે તેઓ નબળા શ્રોતા બની જાય છે તો આ એ બાબતની હળવી અને રમૂજી બાબત છે પરંતુ શ્રવણ તે આપણા જીવનમાં ખૂબ ખૂબ અર્થસૂચક છે તે હકીકતમાં સત્ય રહેલું છે સત્યનો અંશ રહેલો છે તો આજે આપણે જે કરવાના છીએ તેનું આ વિહંગાવલોકન છે ક્વિઝથી શરૂઆત કરીશું કે તમે તમારા પોતાના શ્રવણ વિશે શું અનુભવો છો અને તમે આ ક્વિઝ પૂર્ણ કરી લો પછી તમે ચર્ચા માટે જઈ શકો છો અને તમે વ્યાખ્યાન સાંભળેલું છે અને પછી તમે એ બાબતની ચકાસણી કરી શકશો કે તમે ક્વિઝ પૂર્ણ કરી શકવાની ક્ષમતા કેટલી ખરેખરી અનુભવો શકો છો તો આ ક્વિઝ છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ તમે ક્વિઝ પૂર્ણ કરો અને પછી ચર્ચા દરમિયાન મને કહો કે તમે મારું પ્રેઝન્ટેશન સાંભળો તે પહેlલાં અને પ્રેઝન્ટેશન સાંભળ્યા પછીનું ક્વિઝનું તમારું માપન પ્રત્યક્ક્ષીકરણ કરી શકાય તેટલું અલગ છે કે નહિ બરાબર ત્યાર પછી ક્વિઝ પછી આપણે પ્રસ્તાવના શ્રવણની પ્રસ્ત્તુતતા શ્રવણના અવરોધો સારા શ્રોતા કેવી રીતે બનવું જૂથ શ્રવણ અને અલબત્ત સાહિત્ય સંદર્ભ તરફ જઈશું આથી પહેલો મુદ્દો એ છે કે શ્રવણને સહાયતાના આંતરવૈયક્તિક પ્રત્યાયનનું પ્રબળ પરિમાણ છે અને એટલે શ્રવણ બાબતે માત્ર કેવી સારી રીતે યાદ રાખવું કેવી સારી રીતે સમજવું મુખ્ય મુદ્દાઓને કેવી અસરકારક રીતે પામવા તેના સંદર્ભમાં જ શ્રવણ વિશે વાત કરવાનું ઉચિત લાગતું નથી હવે જો તમે શ્રવણના પ્રકારો વિશે જોશો તો તે પરીક્ષા માટે સારું છે તે વિદ્યાર્થીઓ માટે સારું છે પરંતુ જો તમે આંતરવૈયક્તિક સંબંધો તરફ જોશો તો જો તમે સોફ્ટ સ્કિલ્સના સંદર્ભ તરફ જોશો તો જુદા જુદા પ્રકારનાં શ્રવણ પ્રત્યે જોવાની જરૂરિયાત છે આપણે જેમ આગળ વધીશું તેમ તે કરીશું આથી મુદ્દો એ છે કે કેટલીક વાર કોઈને સાંભળવા તે પણ તમે તેની સંભાળ લો છો તેમ કહેવાની બીજી રીત છે આ અર્થમાં થોડી વાર પહેલાં જ મેં તમને કહેલું કે શ્રવણ તે કથનની માતા છે કારણ કે જ્યાં સુધી તમે યુવાનોને પુખ્તોને સાંભળતા નથી બાળક તરીકે તમે વિકાસ કરી નવી ભાષા યુવાનોની ભાષાનો વિકાસ કરી શકતા નથી પરંતુ શ્રવણની બીજી બાજુ કે જે સંવેગોને લગતી છે તે માટે પ્રખ્યાત રશિયન લેખક એન્ટની ચેખોવની ટૂંકી વાર્તા તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાન્ત છે અને હું તમને તે સંક્ષિપ્તમાં કહીશ રશિયાના એક શહેરમાં કદાચ લાંબા અને તીવ્ર ઠંડા દિવસ પછીની એક ઠંડી સાંજ છે આપણને મુખ્ય પાત્ર ઇયોનનો પરિચય કરાવવામાં આવે છે કે જે એક કેબ ડ્રાઇવર છે જે ઘોડાગાડી ચાલક છે આપણને એ માણસનો પરિચય કરાવવામાં આવે છે જે ચારે બાજુ હિમવર્ષા થતી હોવાથી સ્થિર એકદમ હારીને તેના પર તેના નાના ઘોડા પર બેવડ વળીને બેઠો છે એક પણ મુસાફર લીધા વિના તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છે બે કલાકની પ્રતીક્ષા પછી પહેલો મુસાફર આવે છે એ સરકારી કામકાજ પર નીકળેલ સરકારી કર્મી છે જે બહુ રમૂજી પ્રકારની વ્યક્તિ છે અને આ માણસ જેમ રસ્તા પર ચલાવે છે ત્યારે કેટલાક અકસ્માતો અને ગેરસમજવાળું પ્રત્યાયન થાય છે લોકો તેના પર ગુસ્સે ભરાય છે અને આવું બધું પેલો કર્મી હળવી શૈલીમાં અને અણધારી રીતે તેની મજાક અને રમૂજ કરે છે એક સમયે તો ઇયોનને એવું લાગે છે કે અધિકારીને તેના વિશે જાણવામાં રસ નથી અને પછી તે અધિકારીને કહે છે કે સાહેબ આપ જાણો છો મારો પુત્ર એક અઠવાડિયા પહેલાં જ અવસાન પામ્યો અને અધિકારી થોડો રસ દાખવે છે અને માણસ ગાડીચાલક તેની સાથે વાત કરવા પાછળ ફરે છે અને આ પ્રક્રિયામાં તમે જુઓ છો તેમ તે રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી અને અધિકારી તેના પર ગુસ્સે ભરાય છે અને આ પછીથી તે ફરીથી પ્રત્યાયન કરવાનો પ્રયાસ કરે છે તે ફરીથી વાત કરવાનો પ્રયાસ કરે છે પણ અધિકારી એ બધું ભૂલી ગયો હોય છે તેને હવે જરા પણ રસ નથી તે અધિકારીને ઉતારે છે અને ફરી રાહ જુએ છે ત્રણ જુવાનીયાઓને લે છે જેમાંથી બે રસ પડે તેમ અણધાર્યા જ પ્રતિબંધિત હોય તેવી વાતો કરે છે અને ત્રીજાને ખૂંધ નીકળેલી છે ને તે ખૂબ ક્રૂર માણસ લાગે છે તેઓ તેની હાંસી ઉડાવે છે તેઓ તેને હળવાશથી પીટે પણ છે અને તે મનોમન તેમને માફ કરી દે છે તે લોકોની સાથે પણ તે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે તમે જાણો છો એક અઠવાડિયા પહેલાં મારા પુત્રનું અવસાન થયું છે અને તેના વિશે કહેવાનો પ્રયત્ન કરે છે પણ તે લોકો આને સાંભળતા નથી આમ તે આટલી ગોઠવણ કરી શકે છે તે માત્ર બે ભાડાં મેળવી શકે છે તે થાકેલો અને મ્રુતપ્રાય બીજા ગાડીચાલકો જ્યાં આરામ કરે છે તે સ્થળે પાછો ફરે છે જ્યાં તે એક વ્યક્તિને જુએ છે જે અર્ધી પીધેલી અને અર્ધી સૂતેલી હાલતમાં છે તે કહે છે કે એય તું પીધેલો લાગે છે અને તે વ્યક્તિ એકદમ જાગી જાય છે અને કહે છે કે દારૂ પીવો કોને ના ગમે તેને જાગેલો જોઇને તે તેને એ જ વાર્તા કહે છે અને તેનું તે જ પરિણામ આવે છે અને અંતે તે નાના ઘોડા પાસે તેની સંભાળ લેવા પાલન પોષણ કરવા નીરણ આપવા જાય છે અને તે ઘોડા સાથે વાત કરવાનું શરૂ કરી દે છે અને જેવો તે ઘોડા સાથે વાત કરવાનું શરૂ કરે છે કે તેને લાગે છે કે ઘોડો એકીટશે તેના તરફ જોઈ રહ્યો છે અને પછી તે બધું કહી નાંખે છે ઘોડાને તેના પુત્રના અવસાનની વાત કહે છે આવી રીતે વાર્તા પૂરી થાય છે આ ખૂબ જ મર્મભેદક વાર્તા છે કારણ કે તે શ્રવણ કરવા કે શ્રવણ નહિ કરવા બાબતની વાર્તા છે અને તે આંતરવૈયક્તિક પ્રત્યાયનની વાર્તા છે જ્યાં પહેલા ત્રણ પ્રસંગે પ્રત્યાયન નિષ્ફળ જાય છે અને છેલ્લા પ્રસંગે જ્યારે તે ઘોડાને વાર્તા કહે છે કે જો તારે પુત્ર હોત અને તેનું અવસાન થયું હોત તો કેવું લાગત અને તમે સમજી શકો છો કે શ્રવણ કેટલું મહત્ત્વનું છે ઘોડો શ્રવણ કરી રહ્યો છે સાંભળી રહ્યો છે તે એકદમ ભિન્ન મુદ્દો છે પરંતુ ઓછામાં ઓછું તેને એવું લાગે છે કે ઘોડો સાંભળી રહ્યો છે તે તેના વિષાદને વહેંચીને હળવો કરવા માટે ખૂબ ખૂબ અગત્યનું બને છે હવે શ્રવણની પ્રસ્તુતતા એક સંશોધનનો સાહિત્ય સંદર્ભ કે જે છેલ્લે આપેલ છે તે જણાવે છે કે આપણે જે કંઇ કરીએ છીએ તેમાં 45 શ્રવણ છે બીજું એક સંશોધન જણાવે છે કે મોટાભાગના લોકો માને છે કે તેઓ સારા શ્રોતા છે આથી મેં તમને પહેલાં જ ક્વિઝ આપવાનું કહ્યું હતું કારણ કે તમને લાગશે કે તમારામાંથી મોટાભાગનાને એવું લાગે છે કે તેઓ સારા શ્રોતા છે જો કે મને પણ એવું લાગતું કે હું સારો શ્રોતા છું પરંતુ વાસ્તવિક કાર્યક્ષમતા કદાચ ઘણી ઓછી છે આપણે વાસ્તવિક રીતે શ્રવણ કરીએ છીએ તેના કરતાં કદાચ વધુ સઘન શ્રવણ કરી શકવા માટે સક્ષમ છીએ આપણે આપણા શ્રવણમાં સંપૂર્ણ ઓતપ્રોત થઇ શકતા નથી પરંતુ જો તમે તેમ કરો તો આપણને તેનાથી ઘણો લાભ થાય છે હવે આ એક એવી બાબત છે જે વર્ગમાં જેમ આગળ વધીશું તેમ આંતરવૈયક્તિક પ્રત્યાયન સોફ્ટ સ્કિલ્સ શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની પ્રયુક્તિઓના સંદર્ભમાં તેની ચર્ચા કરીશું હવે તમારા પર્યાવરણમાં તમે મને સાંભળી રહ્યા છો તે દરમિયાન હેડફોનનો ઉપયોગ કરી રહ્યા હોઅથવા તમે બસમાં હો તમે ઘરે બેઠા હો પરંતુ એક પળ માટે મને સાંભલવાનું બંધ કરી દો તમારી આજુબાજુ જે કંઈ સંભળાય છે તેનું શ્રવણ કરો એક પળ માટે આમ કરો મને ખાતરી છે કે તમે હવે મારા અવાજ પર ધ્યાન આપી રહ્યા નથી કારણ કે હવે ત્યાં મારો અવાજ નથી પરંતુ તમારી આસપાસ જે કંઈ છે તેમાંથી કશુંક સાંભળી શકો છો અને જો કંઈ પણ ના હોય તો તમે મૌન પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો જયાં મારા અવાજની ગેરહાજરી છે હવે હું જે મુદ્દો સમજાવવા માગું છું તે એ છે કે શ્રવણ તે સાંભળવાથી અલગ પડે છે આપણી આજુબાજુ ઘણા પ્રકારના ધ્વનિ હોય છે પરંતુ આપણે બધાનું શ્રવણ કરવાની જરૂરિયાત નથી તમે જાણો છો તેમ મગજ મન કે ધ્યાન તમે જે કહો તે એકી સાથે એક જ બાબત પર કેન્દ્રિત કરી શકાય છે આથી જ્યારે હું કશાક પર ધ્યાન કેન્દ્રિત કરું છું ત્યારે સ્વાભાવિક રીતે જ હું અન્ય કશે ધ્યાન કેન્દ્રિત કરી શકવાની સ્થિતિમાં નથી તમે જ્યારે મારા અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જ્યારે મારું શ્રવણ કરો છો ત્યારે તમે મારી આસપાસમાંથી આવતા ધ્વનિ પર ધ્યાન આપતા નથી આથી આ ખૂબ અગત્યનું છે કે જ્યારે તમે કંઈક બાબતને અન્ય કશાકથી વધુ અગ્રતા આપો છો ત્યારે દરેક વખતે શ્રવણ શક્ય બને છે આમ આજુબાજુના નાના ઘોંઘાટ કે મૌનની સામે મારો અવાજ અગ્રતા મેળવે છે અને આપણે જ્યારે અગ્રતાના આ પાસા વિશે વાત કરીએ છીએ જ્યારે તમે તમારામાંથી જ કોઈનું શ્રવણ કરો છો ત્યારે પણ ચોક્કસ પ્રકારની અગ્રતા બને છે તમે માહિતી માટે શ્રવણ કરો છો તમે ચોક્કસ સંવેગો માટે શ્રવણ કરો છો જ્યારે તમે કોઈ ચોક્કસ બાબતો માટે શ્રવણ કરો છોત્યારે તમે તે બાબતને અન્ય કંઈ પણ કરતાં અગ્રતા આપો છો આ માત્ર તમને એ હકીકતથી સભાન બનાવવા માટે છે કે શ્રવણ તે એકદમ સરળ બાબત નથી તેમાં જટિલ બાબતો સમાવિષ્ટ છે ધ્યાન સમાયેલું છે અને તમે ચોક્કસ સમયે ચોક્કસ બાબતો પર ધ્યાન આપો છો જો હું એમ કહું કે હવે બાકીના કેટલાક શબ્દો ધ્યાનપૂર્વક સાંભળો કે હું કેટલી વાર ધ " નું ઉચ્ચારણ કરું છું તો તમે અન્ય કશાનું શ્રવણ કરતા નથી તમે વિષયવસ્તુને ભૂલી જાઓ છો તમે માત્ર એ તરફ ધ્યાન આપો છો કે હું કેટલી વાર ધ શબ્દનો ઉચ્ચાર કરું છું આમ તમે જુઓ છો કે આપણે અત્યારે જે કરી રહ્યા છીએ તે નાના સ્વાધ્યાયમાં પણ હું જ્યારે ધ કહું તેનું શ્રવણ કરી રહ્યા છો ત્યારે તમે જુઓ છો તેમ તમારું શ્રવણ તે દિશામાં વળે છે અને આપણે અન્ય ઘણી બાબતો ચૂકી જઈએ છીએ આમ આ જટિલ પ્રક્રિયા છે તેમ સમજ્યેથી સમગ્ર બાબતમાં મગજ ખૂબ જટિલ રીતે સંકળાયેલ છે આપણી સ્મ્રુતિ સંકળાય છે ધ્યાન માહિતીનું વર્ગીકરણ અનેક બાબતો આવે છે આપણે તેમાંની કેટલીક બાબતો વિશે વાત કરીશું આટલું સમજ્યા પછી ચાલો જાણીએ કે આપણે ચોક્કસપણે શેનો ઉપયોગ કરીએ છીએ કઈ બાબતો છે જેનું આપણે શ્રવણ કરીએ છીએ જ્યારે કંઈ પણ કહેવામાં આવે છે ત્યારે આપણે તે બાબતો જાણતા હોઈએ છીએ અથવા તેને પુનરાવર્તન તરીકે કહેવામાં આવે છે આવું કહેવતો અને સુપેરે જાણીતી બાબતો વિશે હોઈ શકે જેમાં તમને રસ હોય કે ન હોય આપણે પ્રત્યાયન કરવામાં આવતી માહિતીનું શ્રવણ કરીએ છીએ ત્યારે હકીકતે આ પ્રક્રિયામાં આપણે કોઈના વલણો વિચારો અને માન્યતાઓનું પણ શ્રવણ કરીએ છીએ તે તેણી શેમાં માન્યતા ધરાવે છે ચોક્કસ બાબતો પ્રત્યે તે વ્યક્તિનું વલણ કેવું છે દાખલા તરીકે ચાલો કહીએ કે મને દોઢ કલાક કે એક કલાકને વીસ મિનિટ જેટલું સાંભળ્યા પછી તમે મારા વિશે કેટલુંક જાણી શકો છો જેમ કે આ નાના સંદર્ભ કે પ્રત્યાયનમાં પણ હું શેમાં અને કેવી માન્યતા ધરાવું છું અને ત્યાર પછી અલબત્ત લાગણીઓ અને સંવેગો લાગણીઓ અને સંવેગો પ્રદર્શિત કરવા હૂંફ દેખાડવી વગેરે જેવી બાબતો આમ માહિતી અને સંવેગો એ ચાવીરૂપ બાબતો છે જે પ્રસરણ પામે છે આથી કહેવતો પણ માહિતી વિચારો અને માન્યતાઓની કક્ષામાં બંધ બેસે છે કારણ કે જે આપણને માહિતી પૂરી પાડે છે તે આપણને સંવેગો વિચારો અને માન્યતાઓ અને વલણોનું પ્રત્યાયન કરે છે આપણે કોઈને સાંભળીએ છીએ ત્યારે તેના સંવેગોનું કેવી રીતે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તેને ઘાટ આપે છે આથીઆ એક ખૂબ જટિલ પ્રક્રિયા છે પરંતુ હું જે મૂળભૂત મુદ્દો કહેવા માગું છું તે એ છે કે જ્યારે આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ ત્યારે આપણે ચાવીરૂપ બાબતો અલગ તારવીએ છીએ પરંતુ શ્રવણમાં કેટલાક અવરોધો પણ આવે છે અને તે સમજવું ખૂબ અગત્યનું છે કે આંતરવૈયક્તિક પ્રત્યાયનનમાં આ અવરોધોનું નિવારણ જરૂરી છે તો આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે આ અવરોધો એટલે શું તે ભાષાકીય અવરોધો હોઈ શકે જેમ કે તમે મને સમજી શકતા નથી અથવા હું જે રીતે આ ભાષા બોલું છું તે કોઈ પણ કારણસર તમે સાંભળી શકતા નથી તમે મારું શ્રવણ કરી શકતા નથી અને તમને ખૂબ નબળું સંભળાય છે મનોવૈજ્ઞાનિક અવરોધો જ્યાં તમે શ્રવણ કરવા માગતા નથી તમારો શ્રવણ કરવાનો કોઈ ઈરાદો નથી તમે માનો છો કે તમારો જે જાણવાનું છે તે સમગ્ર બાબત તમે જાણો છો આમ શ્રવણના આ ત્રણ અવરોધો છે આપણે જ્યારે શ્રવણ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે પ્રથમ અને બીજા અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી આપણે જ્યારે શ્રવણ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે મનોવૈજ્ઞાનિક અવરોધો વિશે વાત કરીએ છીએ કારણ કે આ મુખ્ય અવરોધો છે જેનું આપણે નિવારણ કરવાનું છે આથી હું જ્યારે હવે પછીની કેટલીક સ્લાઇડ્સમાં સારા શ્રવણ વિશે વાત કરીશ ત્યારે હું આવશ્યક રીતે સમાનુભૂતિપૂર્ણ શ્રવણ વિશે વાત કરીશ શ્રવણ કે જે આપણને સામાજિક સાંસ્કૃતિક પંર્યાવરણમાં વધુ સારી રીતે પ્રત્યાયન કરવામાં સહાય કરે છે અને શ્રવણ તે એક ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ એક પ્રકારની પ્રવિધિ કે જેના દ્વારા આપણે અન્ય લોકોની વધુ સારી સમજ કેળવી શકીએ અને આપણે આપણી જાતને વધુ સારી રીતે સમજી શકીએ હવે આ ખરેખર તમારા માટે ખૂબ અર્થપૂર્ણ છે મિત્રોઅલબત્ત હું તમને જણાવવા માગું છું કે આ મારા પોતાના સાહિત્ય સંદર્ભો નથી સ્વાભાવિક રીતે કેટલીક સંકલ્પનાઓ મેં બીજા પાસેથી મેળવેલી છે પરંતુ હું જે તમને જણાવી રહ્યો છું અને હું જે દ્રઢતાપૂર્વક માનું છું તે એ છે કે હોશિયારીપૂર્વક શ્રવણની યુક્તિઓ શીખી લેવી તેટલું જ પૂરતું નથી જો તમારે સારા શ્રોતા બનવાનું શીખવુ હોય તો આ પ્રક્રિયામાં તમે સારા માનવી કેવી રીતે બનવું તે પણ શીખો છો અને સંભવત લાંબાગાળે તે વધુ અસરકારક બની રહેવાનું છે તો સારા શ્રોતા કેવી રીતે બનવું મેં વિવિધ વિચારોને ત્રણ કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે પ્રથમ તે તૈયારી છે ઓછું કથન કરો અને વધુ શ્રવણ કરો તમે જુઓ છો કે મોટા ભાગના સંદર્ભમાં જો તમે મૌન ધારણ કરીને બેસી જાઓઅને તમારી આસપાસ જુઓ તો તમને જણાશે કે લોકો ખૂબ કથન કરી રહ્યા હોય છે જો તમે જૂથોનું અવલોકન કરશો તો તમને જણાશે કે જૂથમાં એક વ્યક્તિ બોલી રહી છે તો કદાચ બે વ્યક્તિ તેને તે દરમિયાન અટકાવે છે અને ત્રીજી વ્યક્તિ કોઈ તક કે મોકાની રાહ જોઈ રહી હોય છે અને જો તેને મોકો નથી મળતો તો તેતેણી બોલવા માટે બૂમો પાડે છે આમ મૂળભૂત રીતે એવું થાય છે કે લોકો પોતાના વિચારો પોતાનો મત અભિવ્યક્ત કરવામાં સઘન રસ દાખવે છે આપણે સ્વ કેન્દ્રિત થયેલા છીએ તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો છો આપણે આપણો અવાજ સાંભળવા માંગીએ છીએ હવે કથન તે ખૂબ જરૂરી છે અને આપણે હવે પછીના સત્રમાં તેના વિશે વાત કરીશું પરંતુ આપણે કથન કરીએ તે પહેલાં મૌન ખૂબ ખૂબ અર્થસૂચક છે હવે આને તમે એક જૂથ તરીકે નાની પ્રવ્રુત્તિ એક નાના સ્વાધ્યાય તરીકે લો એકાએક તમે બેસીને વિચાર કરો છો કે તમે આ વાર્તાલાપનું શ્રવણ કર્યું છે અને તમે સ્થિર બેઠો છો અને તમે અન્ય લોકોનું શ્રવણ કરો છો તમને સમજાશે કે દરેક વ્યક્તિ રઘવાટપૂર્વક કથન કરવાનો પ્રયાસ કરી રહી છે જો તમે ઘણાખરા સ્તર સુધી આ રઘવાટનું નિયંત્રણ કરી શકો તો આપણે અન્ય લોકોની જરૂરિયાતો અને આવશ્યકતાઓને સમજી શકીએ છીએ જે સાંવેગિક બુદ્ધિનું ચાવીરૂપ ઘટક છે જેને આપણે થોડું મોડેથી જોઈશું આથી તમે ગમે તે લક્ષમાં લઈ શકો છો હું તેના માટેની એક તૈયારી તરીકે તમને જણાવી રહ્યો છું હવે બીજો મુદ્દો છે જરૂરી ન હોય ત્યાં સુધી વિક્ષેપ ન પાડો આપણે બધા ઉતાવળમાં હોઈએ છીએ આધુનિક સભ્યતામાં આપણે બધા ઉતાવળમાં છીએ પરંતુ ઓછામાં ઓછું જ્યારે તમે વાતચીતની શરૂઆત કરો છો ત્યારે ઓછામાં ઓછી કેટલીક મિનિટો સુધી અન્ય વ્યક્તિને વિક્ષેપ વિના કથન કરવા દો આપણે બહુધા આવું કરતા નથી આપણે માનીએ છીએ કે આપણો સમય કિમતી છે આ વ્યક્તિ આપણો સમય નષ્ટ કરી રહી છે આથી મારે તે વ્યક્તિને અટકાવવી જોઈએ પરંતુ વ્યક્તિને વિક્ષેપિત નહિ કરવાની ટેવ પાડો સિવાય કે તમને એવું લાગે કે સમય ધીરે ધીરે સરકી જઈ રહ્યો છે તમે જોશો કે કોઈને ધીરજપૂર્વક શ્રવણ કરવાની પ્રક્રિયા તમારા માટે કેટલેક સ્તરે વિશ્વસનીયતા ઉભી કરે છે બીજી વ્યક્તિને એવું સમજાય છે કે તે જે કંઈ કહી રહી છે તેમાં હકીકતે તમે રસ ધરાવો છો આથી જ્યારે થોડી વાર પછી જ્યારે જરૂર હોય ત્યારે તમે તેને વિક્ષેપિત કરો છો તો તેને માઠું લાગતું નથી તેને એવું લાગતુ નથી કે તેને વિક્ષેપિત કરવામાં આવ્યા છે આ માત્ર ધંધાકીય પ્રત્યાયન કે અન્ય કંઈ પણ છે કારણ કે કાર્યસ્થ્ળ પરની જરૂરિયાતો અને આવશ્યકતાઓના સંદર્ભમાં આપણે ધંધા વિશે વાત કરી રહ્યા હોઈએ અથવા આપણે સામાજિક સાંસ્કૃતિક પ્રત્યાયન વિશે વાત કરી રહ્યા હોઈએ અને વિગતોમાં જઈએ તો આપણને ખુશી પણ અનુભવવાની જરૂરિયાત છે અને ઘણાખરા સ્તર સુધી તે આપણા વ્યવહારો વાટા ઘાટની સફળતા કે નિષ્ફળતા અને એક સારા નેતા તરીકે આપણી સમજાવટની વિવિધ પ્રયુક્તિઓ સહિત અન્ય વિવિધ બાબતોનો ફેરફાર લાવે છે તો આ એક એવી બાબત છે કે જેના વિશે તમે ખૂબ સભાન હોવા જોઈએ કે એક સારો નેતા કે એક સારો શ્રોતા કે એક ધીરજવાન શ્રોતા હોય છે આમ મૂળભૂત રીતે તો પહેલા બંને મુદ્દાનો સારાંશ છેલ્લા મુદ્દામાં છે જે છે ધીરજ અને સમજ કેળવવી કારણ કે તમે જ્યારે આ બધું કરો છો ત્યારે તમે ફક્ત ધીરજ કેળવો છો આંતરદ્રષ્ટિ કેળવો છો તમે સમજ પણ કેળવો છો અને તમે જ્યારે શ્રવણ કરો છો ત્યારે આ બાબતો અર્થસૂચક બની રહે છે આ વાર્તાલાપની સાથે ડિસ્કશન ફોરમ માં અમે તમારા માટે કેટલાક રસપ્રદ વિડિયો ઝડપથી મૂકીશું અને તમને રસપ્રદ પ્રવ્રુત્તિ આપીશું જે તમને શ્રવણ સાથે જોડશે અને જે શ્રવણ વિશે તમારા ફીડબેક લેશે અને હું અત્યારે વિવિધ સંદર્ભમાં તમને જે જણાવી રહ્યો છું તેના માટે તે પૂરક બનશે હવે આને તમે શ્રવણ કે પ્રારંભિક ખરૂં શ્રવણ તમે જે રીતે કહેવા માંગો તે કહી શકો કેટલીક બાબતો છે જેના માટે તમારે શ્રવણ કરવાની જરૂરિયાત છે અનાદર માટે શ્રવણ કરો આદર માટે શ્રવણ કરો આમ કહેવાનો આપણો અર્થ એમ છે કે રીતભાત માટે શ્રવણ કરો શું કોઈ નકારાત્મક વલણ દર્શાવી રહ્યું છે કારણ કે એવું થાય છે કે આપણું વલણ આપણી પ્રતિક્રિયાઅન્યો પ્રત્યેની લાગણીઓ ઘણી વાર આપણે જે શ્રવણ કરીએ છીએ તેમાંથી નિર્ધારિત થાય છે વિગતોમાં જઈએ તો સંભવત કેટલીક રીતે આપણને લાગે છે કે આ વ્યક્તિ મને નારાજ કરે છે અને તમને ખબર પણ પડતી નથી કે તમે આક્રમક બની ગયા છો આથી જો તમે એ સભાનતા વિકસાવો કયા મુદ્દાઓ તમને નારાજ કરી રહ્યા છે તે ઓળખી શકો તમે ચોક્કસ સ્તરની સ્પ્ષ્ટતા કેળવી શકો છો તમને સમજાય છે કે હકીકતમાં આ વ્યક્તિ તમને નારાજ કરી રહી છે કે નહિ એક વખત તમને આ સમજાય જાય છે પછી તમે નિર્ણય લઈ શકો છો કારણ કે હવે તમારો ગુસ્સો તમારી ચિંતાતુરતા તમારી ચીડ સભાન સ્તરે છે તમને સમજાય છે કે તમારે આક્રમક પ્રતિક્રિયા આપવી જોઈએ કે ધીરજપૂર્વક તમારી પ્રયુક્તિઓ વધુ અર્થપૂર્ણ રીતે વ્યક્ત થાય છે કારણ કે તમને અનાદર વિસંવાદિતા દેખાય છે વધુ ઊંડે ઉતરતા તમને જણાય છે કે અન્ય વ્યક્તિનો અવાજ સ્વર છાયા કથન લખાણ શું તેનું કારણ બની રહે છે પારસ્પરિક હેતુથી શ્રવણ કરો હવે આ એક પ્રશિક્ષણ છે જે તમારા માટે ખૂબ સારું આંતરવૈયક્તિક પ્રત્યાયન શક્ય બનાવે છે એવું શું છે કે જેમાં તમે રસ ધરાવો છો એવું શું છે જેમાં અન્ય વ્યક્તિ રસ ધરાવે છે તે સ્વ સભાનતા વધારે છે તે અન્ય વ્યક્તિ તેનીતેણીની જરૂરિયાતો પ્રત્યેની સભાનતા પણ વધારે છે અને તમે વધુ અર્થપૂર્ણ રીતેવધુ સાતત્યપૂર્ણ રીતે રચનાત્મક રીતે કથન કરી શકશો જેથી તમે પારસ્પરિક હેતુપૂર્ણ રીતે શક્ય હોય તેવી રીતે સહયોગ કરી શકો સહકાર કરી શકો આંતરક્રિયા કરી શકો છો ત્રીજો મુદ્દો જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ તે છે શીખાઉ તરીકેના કાન કેળવો અથવા એવું વલણ કેળવવું જાણે કે તમે પહેલી વાર સાંભળી રહ્યા છો અદ્ભૂતતાનું વલણ તમે જ્યારે આવું કરો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારું પ્રત્યક્ષીકરણ વેધક બને છે સમયના દરેક તબક્કે આમ કરવું શક્ય ના બની શકે પરંતુ જો તમે આવા પ્રકારનું વલણ કેળવવાનો પ્રયત્ન કરો તમારું પ્રત્યક્ષીકરણ વેધક બને છે કારણ કે દરેક સમયે તમે વધુ ઊર્જાવાન રહો છો તમે વધુ સચેત રહો છો તમે વધુ ઉત્સાહિત રહો છો તમે તેને સ્મ્રુતિબદ્ધ કરી શકો છો આમ શીખાઉ હોઉં એટલે જાણે કે તમે કોઇને પહેલી વાર સાંભળી રહ્યા છો અને જ્યારે તમે આમ કરો છો ત્યારે તમે ઘણી વધુ બાબતો માહિતી અને નિર્દોષતા તરીકેની સૂક્ષ્મતાનું શ્રવણ કરી શકો છો તમારા સંવેગોને સંચાલિત કરો હવે જુઓ જો તમારા માટે આ ચોક્કસ રીતે શ્રવણ કરવાની તાલીમ છે તો તમારા માટે તમારા સંવેગોનું સંચાલન કરવાનું સરળ છે કારણ કે હવે તમે તમારા પોતાના સંવેગો પ્રત્યે સભાન છો અને એક વાર તમે તમારા સંવેગો પ્રત્યે સભાન બનો છો તો તમે જાણો છો કે તમે ચીડાયેલા છો તમે તે ચીડનું કારણ પણ જાણો છો તમે તેનું વિશ્લેષણ કરી શકો છોઅને ચોક્કસ રીતે જાણી શકો છો કે આમ શાથી થાય છે શું અન્ય વ્યક્તિ અજાણતાથી ચીડ ઉપજાવે છે કે તે જાણી જોઈને ચીડ ઉપજાવે છે તો પછી તમે તમારી જાતનું નિયંત્રણ કરી શકો જ્યારે તમે જાણો કે આ બિનઈરાદાપૂર્વકનું છે તમે અન્ય વ્યક્તિને દુભવતા નથી તમે અન્ય વ્યક્તિ પર આક્રમક બનતા નથી અને તેના કારણે સંભવત જે કંઈ ગેરસમજ થઈ હોય તેને અટકાવી શકાય છે ગેરસમજને તમે નિવારી શકો છો તમારી જાતને પૂર્વગ્રહથી રિક્ત રાખો આ શિખાઉના કાનને કેળવવા સાથે જોડાયેલું છે અને મૂળ્ભૂત રીતે તેનો અર્થ થાય છે જ્યારે તમે શ્રવણ કરી રહ્યા છો ઉદાહરણ તરીકે જે પળે તમે આવો છો અને જે પળે તમે તમારું મશીન ચાલુ કરો છો અને આ વાર્તાલાપ સાંભળો છો તમે ઠીકઠાક અનુભવો છો અન્ય વ્યક્તિ એ કહ્યું છે કે છેલ્લા વર્ગમાં પણ હું કદાચ આ જ રીતે વાત કરીશ હવે આ પૂર્વગ્રહ છે આપણે જ્યારે કોઈને સાંભળીએ છીએ ત્યારે દરેક વખતે જો હું મારા કુટુંબ મારા પુત્ર પુત્રી કે મારા મિત્રને સાંભળું છું હું તે વ્યક્તિને જાણું છું અને તેનાથી તમામ પૂર્વગ્રહ આવે છે મારા શ્રવણમાં તે વ્યક્તિ વિશેની તમામ પૂર્વધારણાઓ બાંધું છું હવે જો આપંણે આનાથી મુક્ત થઈ શકીએ તો આપણે બાબતોને નવી રીતે વધુ સારી સમજપૂર્ણ અને અર્થસભર રીતે સમજી શકીએ વાહિયાત શ્રવણનો મહાવરો કરો આંતરવૈયક્તિક પ્રત્યાયનના સંદર્ભમાં વાણિજ્ય વ્યાપાર ધંધાના પ્રત્યાયનના સંદર્ભમાં સામાજિકતાના સંદર્ભમાં આ ખૂબ ખૂબ પ્રસ્તુત છે બાબતોને ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા બાબતોનું ધીરજપૂર્વક શ્રવણ કરવાની ક્ષમતા કે જ્યારે તમે બાબતો સાથે સંમત થતા નથી અને ખૂબ તીવ્ર પ્રતિક્રિયા આપતા નથી જ્યારે તમે ચોક્કસપણે જાણો છો કે તમે શું કરી રહ્યા છો તમે સભાનપણે પ્રતિક્રિયા આપતા નથી જો તમે આ મૂળતત્ત્વોનો સારો એવો મહાવરો કરેલો છે તો તમારા શ્રવણમાં મહત્ત્વપૂર્ણ સુધારો થશે ચાલો હવે શ્રવણના મૂળતત્ત્વો પર આવીએ જ્યારે આપણે શ્રવણના જુદા જુદા પ્રકારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ

હવે સંવેગો માટેનું શ્રવણ કરો આના પર મેં અગાઉ ધ્યાન દોરેલું જ છે પરંતુ ફરી એકવાર જ્યારે તમે શ્રવણ કરો છો ત્યારે ખાસ તત્ત્વો પર ધ્યાન કેન્દ્રિત કરો જેમ કે લય સ્વર છાયા ચહેરાના હાવભાવ જેના વિશે આપણે પછીથી ચર્ચા કરીશું જેથી તમે સમજી શકો છો કે જે તે વ્યક્તિ શું ઇચ્છે છે તમે તે વ્યક્તિને આપો કે ના આપો પરંતુ ઓછામાં ઓછું તમે તેના વિશે સભાન બનો છો ચાલો હવે સહભાગી બનવા માટેના શ્રવણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ એ બાબત છે જેને આપણે સાથે મળીને કરેલી ટૂંકી વાર્તાના તત્ત્વના સંદર્ભે મેં ધ્યાન દોરેલું હતું સહભાગિતા તે સારા શ્રોતાની જાગીર છે કારણ કે શ્રોતા તરીકે જ્યારે તમે સહભાગી થાઓ છો ત્યારે જે વ્યક્તિ તમારી સાથે વાત કરી રહી છે તેને હકીકતમાં તમારી કોઇ સલાહની જરૂર નથી તમારી સાથે વાત કરતી વ્યક્તિ હળવી થવા માંગતી હોઈ શકે જો તમે તે વ્યક્તિ હળવી થઈ શકે તે રીતે તેને સાંભળી શકો તો સહભાગિતાની કદર કરી શકો તો સાંવેગિક સંદર્ભમાં તમે ઉત્કટ રીતે પ્રત્યાયનકર્તા તરીકે સફળ થઈ રહ્યા છો તે તમારી સાંવેગિક બુદ્ધિને કુશાગ્ર બનાવે છે અને જેમ તમે સામાજિક સાંસ્ક્રુતિક વ્યવહારોમાં આગળ વધો તેમ આ ખૂબ ખૂબ અર્થપૂર્ણ બનવાનું છે તમે જે રીતે તમારી જાતનું શ્રવણ થાય તેમ ઇચ્છો છો તે જ રીતે અન્યોનું શ્રવણ કરો આ ખૂબ અગત્યનું છે કારણ કે પછીથી સમાનુભૂતિ કે જે અન્ય લોકો શું અનુભવે છે તેની સમજના પ્રયાસનું તત્ત્વ છે તે તમારા શ્રવણમાં આપમેળે આવી જાય છે સંક્ષેપમાં જતાં તમે ફીડબેક ની ચકાસણી કરવા આગળ વધો છો હવે જ્યારે ખૂબ જ નરમાશથી કહેવામાં આવ્યું હોય ત્યારે આ ખૂબ જ અગત્યનું છે પરંતુ એ ખૂબ જ મહત્ત્વનું છે કે તમે યોગ્ય રીતે સમજ્યા છો તે બાબતે વળતી ચકાસણી કરો જ્યારે પણ કોઈ સંદિગ્ધતા હોય ત્યારે તમારે ચકાસણી કરવાની અને ફીડબેક લેવાની જરૂર છે તેથી હવે આપણે કથનના ક્ષેત્રો અને તેની દિશામાં આગળ વધી રહ્યા છીએ પરંતુ સ્વાભાવિક રીતે જ શ્રવણ અને કથનને અલગ પાડી શકાય નહિ જો કે સાનુકૂળતા માટે આજે આપણે શ્રવણ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ સાયુજ્ય સાધવા વિષયવસ્તુ માટેનું શ્રવણ કરો કારણ કે તમે જાણો છો તેમ શ્રવણ બાબતોને સમજવા માટે છે જેથી તમે તમારા વિચારો અને અન્ય વ્યક્તિના વિચારો સાથેની કડી જોડી શકો સંનિષ્ઠ કુતૂહલ તમારામાં સંનિષ્ઠ કુતૂહલ કેળવશે મને હજૂ વધુ કહો ચાલો તમારે જે કહેવું છે તે હું સાંભળું એવું નથી કે તમે માત્ર આકસ્મિક રીતે જ સાંભળો છો જેવી રીતે આ વાર્તાના અધિકારીકરે છે કે તે આકસ્મિક રીતે જ પૂછે છે અને પછી તેના વિશે ભૂલી જાય છે હવે આવી રીતે નહિ પણ તમે જ્યારે પણ શ્રવણ કરો છો જેટલા પણ સમય માટે શ્રવણ કરો છો પૂરેપૂરી ઉત્કટતાથી પૂરેપૂરા રસપૂર્વક શ્રવણ કરો સંરક્ષક બિન સંરક્ષક ઘણી વાર આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે સંરક્ષક હોવાનું મનોવલણ ધરાવીએ છીએ જ્યારે આપણા વિશેની વાતો કહેવામાં આવી હોય જે આલોચનાત્મક હોય આપણે સંરક્ષક હોવાનું મનોવલણ ધરાવીએ છીએ તમે જે કંઈ સાંભળી રહ્યા છો એનાથી ભયભીત થયા વિના તેનો સામનો કરવા તેનું શ્રવણ કરીને તમારા વિચારોની પ્રતિક્રિયા આપવા માટે મુકત વલણ કેળવવું ખૂબ જ મહત્ત્વનું છે હવે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમે અન્ય વ્યક્તિ સાથે જે રીતે વાટાઘાટ કરી શકો વાતચીત કરી શકો તેની ખૂબ જ અર્થસૂચક અસર હોય છે પરંતુ તમારે તે સમજવું જોઈએ કે આમ કરવાથી અર્થ સરે છે અને તમે ફરીથી એ માટે પ્રયાસ કરી શકતા હોવા જોઈએ મેં અહીં તમને જણાવેલ કેટલીક બાબતો માટે તમે ડિસ્કશન ફોરમ દ્વારા કરી શકો તેવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ આપવાનો પ્રયત્ન કરીશું મતભેદો માટેનું શ્રવણ કરો કારણ કે આપણે જ્યારે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે તે વ્યક્તિ આપણા કરતા ભિન્ન છે ત્યારે તે વ્યક્તિ મારી કરતા ભિન્ન છે આથી સ્વાભાવિક રીતે જ તે વ્યક્તિને મતભેદ હશે અને તે વ્યક્તિ મારાથી કેવી રીતે ભિન્ન છે તેનાથી સભાન બનવું ખૂબ જ અગત્યનું છે અસંમત થવું જરૂરી નથી પરંતુ તમે હંમેશા અન્યના દ્રષ્ટિકોણથી જોઈ શકો છો અને સંમત થઈ શકો છો એ મહત્ત્વનું નથી કે તમે અસંમત થાઓ પરંતુ એ મહત્ત્વનું છે કે તમે એ સમજવાનું શીખો કે અન્ય વ્યક્તિ કેવી રીતે ભિન્ન છે તેતેણી જે કહી રહ્યા છે તે કેવી રીતે ભિન્ન છે અને આ ભિન્નતાને જાણીને આપણા અસ્તિત્વના એક ભાગ તરીકે સ્વીકારવી જે વ્યવહારોને ઘણા સરળ બનાવે છે અંતે સઘન શ્રવણમાં શ્રવણ શબ્દો વચ્ચેના શ્રવણનો સમાવેશ થાય છે કારણ કે ઘણી વાર આપણે જે કહીએ છીએ અને જે કહેવા માંગીએ છીએ તે જુદું જુદું હોય છે આપણે જ્યારે અશાબ્દિક પ્રત્યાયન આંગિક ભાષા કપટ વિશે વાત કરીશું ત્યારે વિગતે ચર્ચા કરીશું અને ત્યારે આપણે કથન અને લખાણને પણ લઈશું કેટલીક વાર આપણે જે કહીએ છીએ તે કહેવા માંગતા હોતા નથી કેટલીક વાર આપણે જે કહેવા માંગીએ છીએ તે કહેતા હોતા નથી આથી તેનું અનુમાન કરવું ખૂબ અગત્યનું છે અને તેમાં અશાબ્દિક પ્રત્યાયન પ્રત્યે ધ્યાન આપવાનો સમાવેશ પણ થાય છે તો આ એ તત્ત્વ હશે જેને આપણે ફરીથી જોઈશું અસાતત્ય માટે શ્રવણ કરો કારણ કે તમે જ્યારે કોઈ વ્યવહારો કરી રહ્યા હો ત્યારે આ ખૂબ જ મહત્ત્વનું છે માહિતીનું વર્ગીકરણ કે જુદી જુદી કક્ષામાં વિભાજિત કરવા માટેનું શ્રવણ કરો કારણ કે તેનાથી તમે માહિતીનો અર્થસભર રીતે સંચય કરી શકો છો તમે અત્યારે જે રીતે શ્રવણ કરી રહ્યા છો તે મહત્ત્વનું છે કારણ કે તમે રૂપાંતર અને માર્ગાન્તર માટે શ્રવણ કરી રહ્યા છો આપણે આ બાબતે અગાઉ ધ્યાન દોરેલું છે શૈક્ષણિક સંદર્ભમાં જ્યાં તમારા સંવેગો સમાવિષ્ટ નથી જ્યાં હકીકતો સમાવિષ્ટ છે ત્યાં પણ તમે સંમત થાઓ કે સંમત ના થાઓ તમે કદર કરો કે તમે કદર ના કરો તમે આ માટે શ્રવણ કરો અને એ હકીકતથી સભાન બનો કે આ પરિવર્તનો છે તમારા મનમાં આવા પ્રકારનાં પ્રતિભાવો ઉત્પન્ન થઈ રહ્યા છે તો આ અન્ય એક બાબત છે જે તમારે કરવી જરૂરી છે હવે અંતેઆ વર્ગનું સમાપન કરતાં પહેલાં આપણે જૂથ શ્રવણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું કારણ કે વાતચીત તે બીજી એક વ્યક્તિ સાથેનો અથવા જુદા જુદા સમયના તબક્કે જુદી જુદી વ્યક્તિઓ સાથેનો સંવાદ છે તે એક બાબત છે પરંતુ વાતચીત તે શ્રવણનું એક અગત્યનું પાસું છે અને જ્યારે તમે જૂથ ચર્ચા કરો છોઅથવા નોકરી માટે મોક જૂથ ચર્ચા કરી રહ્યા હો તમારા કાર્ય સ્થળે જૂથ ચર્ચા કરી રહ્યા હો આ તત્ત્વ અર્થસૂચક બની રહે છે આથી વિષયવસ્તુ અને વ્યક્તિઓના ઈરાદા અને તેમના વલણનું શ્રવણ કરો કારણ કે તે નિર્ધારિત કરશે કે તમે કેવા પ્રકારના પ્રતિભાવો આપવા જઈ રહ્યા છો વક્તાઓની તુલના કરીને તેમને કક્ષાઓમાં વિભાજિત કરો વર્ગીકરણ કરો કે કોણ કેવા પ્રકારનું વલણ ધરાવે છે તે ખૂબ જ અર્થસૂચક હશે માહિતીને આત્મસાત્ કરો આપણે અગાઉ વર્ગીકરણ કરવાનું કહ્યું છે તે પ્રમાણે તેનું વર્ગીકરણ કરો જ્યારે તમે આ બધું જ કરી લીધું છે ત્યારે તે તમારી ટેવ બની જશે જ્યારે તમે આ પ્રકારનો મહાવરો કેળવો છો ત્યારે તમે કથન માટે સજ્જ બનો છો જ્યારે તમે આ તરકીબો સાથે આગળ વધો છો ત્યારે તમે તે ખૂબ ઝડપથી કરી શકવા માટે સક્ષમ બનશો તમે તમારા મિત્રો સાથે તેને અજમાવી જુઓ જુદા જુદા સ્થળે જ્યાં તમને શ્રવણ કરવાની પરવાનગી હોય અથવા તમને જ્યાં શ્રવણ કરવાનો સંદર્ભ મળી રહે ત્યાં આ ટેવ વિકસાવો અને તમે જોશો કે તમે આમ કરી શકો છો અને તે તમને ઘણા વધારે અર્થસભર બનાવે છે હવે આપણે અટકીએ અને હું તમને આ પ્રશ્ન પૂછું આપણે શ્રવણ વિશે ચર્ચા કરેલી છે તમે શ્રવણ પરથી ક્વિઝ આપેલી છે હવે તમે મને કહો કે શું તમને લાગે છે કે આ સમય પહેલાં તમે શ્રવણ વિશે બધું જ જાણતા હતા કે આજે આ નાનકડા ટૂંકા સત્ર દરમિયાન તમે કઈંક નવું જે તમને અર્થપૂર્ણ લાગે તેવું કઈંક શીખ્યા છો ફક્ત આ પ્રશ્નનો સચ્ચાઈપૂર્વક જવાબ આપો કેટલીક બાબતોને અજમાવી જુઓ બની શકે કે તમારા પોતાના શ્રવણ વિશેના તમારા પ્રતિભાવો પ્રત્યક્ષીકરણ બદલાઈ શકે મારી સાથે પણ આમ જ થયેલું જ્યારે હું તમારી સાથે પ્રતિક્રિયા કરતાં પહેલાં શોધના એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે શ્રવણ પર શોધ કરવા માટે આગળ વધ્યો આ છેલ્લી સ્લાઈડમાં આપણી પાસે ચાવીરૂપ મુદ્દાઓનો સંક્ષેપ છે અને હવે પછીના વર્ગમાં આપણે કથનને પ્રત્યાયનની અન્ય મૂળભૂત પ્રયુક્તિ તરીકે લઈશું જે આપણે જેમ જેમ આગળ વધીશું તેમ ફરી ફરીને જોઈશું